પ્રિય સહભાગીઓનું ચોથા સપ્તાહના 3જા મોડ્યુલમાં સ્વાગત છે આ મોડ્યુલમાં આપણે ક્રોમેટિક્સ ઓલ્ફેક્ટિક્સ તેમજ અન્ય લોકોના ગતિ સંકેતોને સમજવા માટે શારીરિક દેખાવના મહત્વની ચર્ચા કરીશું ક્રોમેટિક્સ તેમજ ઓલ્ફેક્ટિક્સ તાજેતરમાં કોમ્યુનકેશન ના બિન મૌખિક પાસાઓના ઉપપ્રકાર તરીકે ઉભરી આવ્યા છે તેઓ રે બર્ડવ્હિસલ અથવા હોલ વગેરેની પ્રારંભિક ચર્ચાઓમાં શામેલ નહોતા ક્રોમેટિક્સ એ આપણા વિવિધ રંગોને પ્રતિભાવ આપવાની રીત છે આપણી દ્રશ્ય સંવેદનાનો ઉપયોગ સક્રિય રીતે તેમજ નિષ્ક્રિય રીતે થાય છે ક્રોમેટિક્સ એ રંગો દ્વારા સંદેશાઓનો આપણો સંચાર છે તે બિન મૌખિક કોમ્યુનકેશનનું એક મહત્વપૂર્ણ પાસું છે જો કે આ ક્ષેત્રમાં હજી વધુ કામ કરવામાં આવ્યું નથી આપણી દ્રશ્ય સંવેદના સક્રિય અને નિષ્ક્રિય રીતે વાપરી શકાય છે અને તેથી તે બિન મૌખિક કોમ્યુનકેશનના અન્ય તમામ પાસાઓની જેમ લગભગ તાત્કાલિક અને અર્ધજાગૃત રીતે પ્રતિક્રિયા આપે છે રંગોનો સાંસ્કૃતિક અર્થ પણ હોય છે અને તે વિવિધ સંસ્કૃતિઓમાં જુદા જુદા લક્ષણો અને ખ્યાલોને રજૂ કરે છે ચોક્કસ સંસ્કૃતિમાં રંગનો ચોક્કસ અર્થ હોઈ શકે છે પરંતુ અન્ય સંસ્કૃતિમાં તેનું અલગ અર્થઘટન હોઈ શકે છે ઉદાહરણ તરીકે અમુક દેશોમાં શોકનો રંગ કાળો છે જ્યારે અમુક અન્ય સંસ્કૃતિઓમાં તેને સફેદ તરીકે લેવામાં આવે છે જે આ ખરાબ પ્રસંગો દરમિયાન યોગ્ય છે આંતરવ્યક્તિત્વ અને વ્યવસાયિક કોમ્યુનકેશનના સંદર્ભમાં આ તારણોને પ્રતિભાવ આપવાની બે રીતો હોઈ શકે છે જે રીતે આપણે વિવિધ રંગોનું અર્થઘટન કરીએ છીએ અને પ્રતિભાવ આપીએ છીએ મુખ્યત્વે આપણે રંગોને આપણી આસપાસ અને જગ્યાની ડિઝાઇન માં જોઈએ છીએ ઉદાહરણ તરીકે ઓફિસની જગ્યા રંગની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને તેથી આપણે કહી શકીએ કે રંગો વ્યવસાય અને વ્યાવસાયિક વિશ્વમાં ચોક્કસ શક્તિ ધરાવે છે તે ખાસ કરીને માર્કેટિંગ માં દેખાય છે જ્યાં બ્રાન્ડ નો લોગો અને દ્રશ્ય ઓળખ પ્રસ્તુત કરવા માટે વપરાતો રંગ પ્રબળ બને છે ભલે આપણે બ્રાન્ડ્સના લોગો પર નજર કરીએ ત્યાં વિવિધ પ્રકારના દ્રશ્ય સંકેતો આકાર સંખ્યાઓ હોય છે ચોક્કસ શબ્દો પણ ત્યાં હોય છે પરંતુ આખરે જે રંગ દેખાય છે તે એ છે જે આપણે સામાન્ય રીતે યાદ રાખીએ છીએ અને રંગનો ઉપયોગ બ્રાન્ડની ઓળખમાં 80 ટકા સુધી વધારો કરે છે વ્યાવહારિક સ્તરે આપણે જોઈએ છીએ કે બ્રાન્ડમાં રંગનો હોંશિયાર અને સમજી વિચારીને ઉપયોગ કરવાથી તે ભીડમાં અનોખું બને છે બ્રાન્ડ અને રંગ વચ્ચેનો સંબંધ આ પરિસ્થિતિ માટે ચોક્કસ બંધ બેસે તે રંગની અનુરૂપ યોગ્યતા હોવા પર આધારિત છે રંગો માત્ર માર્કેટિંગ માટે જ અગત્યના નથી પરંતુ આપણને લાગે છે કે આપણા કપડાંમાં આપણી એસેસરીઝ ની પસંદગીમાં આપણે આપણી ભેટો વગેરેના પેકિંગ કરવાની રીત વગેરેમાં આપણે એવા સંદેશાઓ મોકલીએ છીએ જેનો હેતુ હોઈ શકે છે પરંતુ મોટે ભાગે તે અનિચ્છનીય છે આંતર સાંસ્કૃતિક મહત્વને પણ સમજવું પડશે તે જ સમયે આપણે જોઇએ છીએ કે રંગો સંસ્થામાં કાર્ય સંસ્કૃતિ તેમજ કોર્પોરેટ ઓળખને અસર કરે છે જે ચોક્કસ રંગોની મદદથી બનાવી શકાય છે નતાલી બોડે યુનાઇટેડ સ્ટેટ્સ માં વ્યવસાય પેકેજીંગ માં રંગના સાંસ્કૃતિક જોડાણો પર ટિપ્પણી કરી છે લાલ નારંગી પીળો વગેરે જેવા ગરમ રંગો ચિંતા ભૂખ ઉત્તેજનામાં વધારો કરે છે અને તેથી ફાસ્ટ ફૂડ શૃંખલા ઘણીવાર લાલ અને પીળા રંગના સંયોજનો પસંદ કરે છે કારણ કે આ રંગો ભૂખ વધારે છે બીજી બાજુ ઠંડા રંગો એક અસર ઉત્પન્ન કરે છે જે સુખદાયક છે અને તેઓ વિચારને ઉત્તેજિત કરે છે અને તેથી તેઓ રેસ્ટોરાના આંતરિક સુશોભનમાં પસંદ કરવામાં આવે છે રંગની આપણી પસંદગી અન્ય લોકો પ્રત્યેના આપણા વલણને સૂચવે છે અને તે જ સમયે આપણી આસપાસના રંગની પસંદગી આપણા મૂડ ને પણ પ્રભાવિત કરે છે આપણી આસપાસ એવા રંગોનો ઉપયોગ જે સૌંદર્યલક્ષી રીતે આનંદદાયક હોય તે કાર્યસ્થળ પર આપણામાં સકારાત્મક ઉત્તેજના પેદા કરે છે અને તે આપણી સત્તાવાર ક્રિયાપ્રતિક્રિયાઓ દરમિયાન આપણું ધ્યાન જાળવી રાખવામાં મદદ કરે છે અયોગ્ય રંગો પસંદ કરવાથી કર્મચારીઓ પર માત્ર આંખનો તાણ અથવા માથાનો દુખાવો નહીં પરંતુ તે થાકની લાગણીને પણ પ્રોત્સાહિત કરી શકે છે આ ઉપરાંત હું ડોક્ટર ડેવિડ લેવિસ એક રંગ મનોવિજ્ઞાનીની એક ખૂબ જ રસપ્રદ શોધનો ઉલ્લેખ કરીશ જેમણે તેમના સંશોધનમાં શોધી કાઢ્યું છે કે લગભગ 80 ટકા કર્મચારીઓ માને છે કે તેમના આસપાસના રંગની તેમની લાગણીઓ અને કામગીરી પર નોંધપાત્ર અસર પડે છે કર્મચારીઓમાં હકારાત્મક લાગણીઓને ઉત્તેજીત કરવા માટે સક્ષમ હોય તેવા રંગોનો સુવ્યવસ્થિત ઉપયોગ તેમને વધુ સારી સર્જનાત્મકતા અને નવીન વિચારો તરફ દોરી જશે આપણે સમજીએ છીએ કે રંગોનું મનોવૈજ્ઞાનિક જોડાણ છે અને તેમનું એક ચોક્કસ સંચારિત મૂલ્ય છે ઉદાહરણ તરીકે ગ્રીન રૂમ માં પર્ફોર્મન્સ વધુ આરામદાયક લાગે છે અને વેઇટલિફ્ટર વાદળી રંગના જીમ માં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે પરંતુ વ્યાવસાયિક દુનિયામાં આ આપણી વિવિધ એસેસરીઝ દ્વારા રંગોની પસંદગી છે જે આપણે આપણા શરીર પર લઈ જઈએ છીએ જે આપણે આપણા વ્યક્તિત્વમાં અને આપણા અન્ય પ્રત્યેના વલણમાં પ્રતિબિંબિત કરીએ છીએ વિવિધ રંગ મનોવૈજ્ઞાનિકોએ ટિપ્પણી કરી છે કે કાર્યસ્થળ પર યોગ્ય રંગ પહેરવા એ મહત્વનું છે કારણ કે તે આપણને આપણા સાથીઓ તેમજ આપણા ઉપરી પર ખાસ અસર ઊભી કરવામાં મદદ કરે છે અને આપણી કારકિર્દીની પસંદગીઓને વધારી શકે છે આ શોધ આપણને આગળના તાર્કિક પ્રશ્ન પર લાવે છે અને તે છે કે વ્યાવસાયિક સંદર્ભો માટે યોગ્ય રંગ શું હોઈ શકે છે ઘાટા રંગો અધિકારની ભાવના બતાવે છે જ્યારે હળવા રંગ નિકટતાની છબી રજૂ કરે છે આ સૂચનમાં વિવિધ તારણો લગભગ સર્વસંમત છે કે તમામ જાતિના વ્યાવસાયિક પોશાકો માટે યોગ્ય રંગ કાળો અથવા નેવી બ્લુ છે કેટલાક મનોવૈજ્ઞાનિકોએ ગ્રે પણ સૂચવ્યો છે પરંતુ બહુમતી કાળા અથવા નેવી બ્લુની તરફેણમાં છે આ રંગો સત્તા અને શક્તિ જેવા લક્ષણો સાથે સંકળાયેલા છે કાળો ખાસ કરીને નિશ્ચિત હોવાના અર્થમાં આક્રમકતાની સકારાત્મક ભાવના સાથે પણ સંકળાયેલ છે સંશોધકો આપણને એવું વિચારવા પણ દોરી જાય છે કે યુનિફોર્મ માટે પસંદ કરવામાં આવેલા રંગ અને કર્મચારીઓના વર્તન તેમજ ચોક્કસ રંગના કપડાં પહેરેલા કર્મચારી પ્રત્યે ગ્રાહકનું વર્તન વચ્ચે ચોક્કસ સંબંધ છે ઉદ્યોગોએ હંમેશા આ સંશોધકોનો લાભ લીધો છે વિવિધ ઉદ્યોગોના જુદા જુદા ધ્યેયો અને સંદેશાઓ છે જે તેઓ વ્યક્ત કરવા અને પૂર્ણ કરવા માંગે છે તેમની પાસે જુદી જુદી બ્રાન્ડની છબીઓ પણ છે અને ચોક્કસ સંસ્થામાં પણ આપણે જોઈએ છીએ કે જુદા જુદા વિભાગો વિવિધ પ્રકારની ફરજો બજાવે છે અને તેથી તેઓ રંગ મનોવિજ્ઞાનની અચેતન અસરનો ઉપયોગ કરીને અર્ધજાગ્રત અને ઊંડા મૂળના ભાવનાત્મક પ્રતિભાવોને ઉત્તેજિત કરવા માંગે છે કે લોકો કેવી રીતે વર્તે છે અને કાર્યસ્થળે તેમની પસંદગી કઈ રીતે કરે છે જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો કાર્યસ્થળમાં કાર્યક્ષમતા અને હકારાત્મકતાની ભાવનાને નોંધપાત્ર રીતે પ્રદાન કરવાની ક્ષમતા પણ રંગોમાં હોય છે 1999 માં હાથ ધરાયેલી ક્રેઇટન યુનિવર્સિટીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે કર્મચારીઓએ વાદળી રંગના વિવિધ શેડ ના યુનિફોર્મ પહેર્યા હતા તેઓ શાંત લાગતા હતા અને તેઓ તેમની વ્યાવસાયિક ભૂમિકાઓ અને યોગ્યતા વિશે પણ વધુ આશાવાદી લાગતા હતા એકસમાન રંગોની પસંદગી અર્ધજાગ્રત સંદેશાઓના ચોક્કસ સમૂહો બતાવે છે ઉદાહરણ તરીકે તબીબી કર્મચારીઓ ડોકટરો પ્રયોગશાળામાં કામ કરતા લોકો હંમેશા સફેદ પોશાક પહેરે છે કારણ કે તે શુદ્ધતાની ભાવના આપે છે અને સ્વચ્છતા અને રોગાણુરહિતતાના જોડાણોને પણ ઉત્તેજિત કરે છે જ્યા સુધી લાલની વાત છે મેકડોનાલ્ડ્સએ ઉત્તેજના સાથે સંકળાયેલ લક્ષણોને પકડવા માટે પીળા અને લાલ મિશ્રણનો ઉપયોગ કર્યો છે અને તેઓએ હૂંફ અને ખુશીની લાગણીઓ વ્યક્ત કરી છે જે પરંપરાગત રીતે પીળા સાથે સંકળાયેલ છે આ જોડાણોને સંશોધન દ્વારા પણ ટેકો મળ્યો છે આ ચાર્ટ સામાન્ય જોડાણો દર્શાવે છે જે આપણી પાસે વિવિધ રંગો સાથે છે આ માત્ર સામાન્ય ધારણાઓ પર આધારિત નથી પણ વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા પણ તેમને સમર્થન મળ્યું છે ભલે આ ચાર્ટ પ્રબળ ધારણાઓ તેમજ વૈજ્ઞાનિક સંશોધનોના તારણો દર્શાવે છે આપણી વિવિધ રંગોનું અર્થઘટન કરવાની રીતમાં સાંસ્કૃતિક વિવિધતાઓ છે ચાલો આ સાંસ્કૃતિક વિવિધતાઓ જોઈએ હવે ચાઇનામાં વિવિધ સંસ્કૃતિઓમાં લાલ રંગ અલગ અલગ સંબંધ ધરાવે છે તે સારા નસીબ સાથે સંકળાયેલ છે પરંતુ ઘણા કોરિયન માટે તે એકદમ વિરુદ્ધનું પ્રતીક છે ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશોમાં તે પુરૂષવાચી રંગ માનવામાં આવે છે જાપાનમાં તે સુખ સાથે સંકળાયેલ છે બીજી બાજુ ઘાનામાં તે દુખની લાગણી સાથે સંકળાયેલ છે કેટલાક અન્ય આફ્રિકન દેશોમાં તે મેલીવિદ્યા સાથે સંકળાયેલ છે અને મૃત્યુનું પ્રતીક છે સંશોધકોએ એ પણ જોયું છે કે સંસ્થા સાથે જોડાવાની પરિસ્થિતિઓમાં જે લોકો લાલ રંગના વસ્ત્રો પહેરે છે તેઓ વધુ આકર્ષક માનવામાં આવે છે જો કે સિદ્ધિની પરિસ્થિતિઓમાં લાલ રંગ નકારાત્મક અથવા અવગણનાત્મક પ્રતિભાવો સાથે સંકળાયેલ છે તે બૌદ્ધિક સિદ્ધિના સંદર્ભ વિશે પણ કહેવામાં આવે છે જેમાં આપણી યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે જ્યાં લાલ નિષ્ફળતા સાથે સંકળાયેલું છે અને લીલો રંગ સફળતા સાથે સંકળાયેલો છે આ તારણો હોવા છતાં આપણને જાણવા મળે છે કે લાલ રંગના લોકોના મનના સામાન્ય સંબંધ ઉર્જા અને ઉત્કટતા સાથે હોય છે જે તીવ્ર છે અને તેનો ઉપયોગ ઘણીવાર માર્કેટિંગ વ્યૂહરચના તરીકે થાય છે હું અહીં રેબેકા ગ્રોસના એક ખૂબ જ રસપ્રદ લેખનો ઉલ્લેખ કરીશ જેમણે આ વિચારને સાબિત કરવા માટે ચોક્કસ બ્રાન્ડ રંગોનું વિશ્લેષણ કર્યું છે તેણીએ કોમ્બી ની બ્રાન્ડનો ઉલ્લેખ કર્યો છે જે કેનેડિયન આબોહવા માટે યોગ્ય શિયાળાનાં ગરમ કપડાં વેચે છે તેની બ્રાન્ડ ઓળખ લાલ રંગ પર આધારિત છે જે હૂંફની લાગણીઓ તેમજ કેનેડિયન ધ્વજના રંગો સાથે તેના જોડાણથી ઉત્તેજિત કરે છે તેણીએ દ્રશ્ય ઓળખ માટે પણ સ્વીડિશ ડેમોક્રેટિક યુથ લીગ નો ઉલ્લેખ કર્યો છે જેણે લાલ રંગનો ઉપયોગ કર્યો છે કારણ કે તે રાજકીય જોડાણો સાથે મજબૂત રીતે જોડાયેલ છે અને જ્યાં સુધી સ્વીડિશ ડેમોક્રેટિક પાર્ટીની વાત છે તે લાલ પત્રક ના પરંપરાગત પ્રતીક છે વાદળીના વિવિધ જોડાણોનો ઉપયોગ શાંતિ અને સુલેહ શાંતિને રજુ કરવા માટે પણ કરવામાં આવે છે અને તે હંમેશા આ અર્થમાં આકાશ અથવા સમુદ્રના વાદળી રંગ સાથે સંકળાયેલું છે મોટાભાગના દેશોમાં તેને પુરૂષવાચી રંગ તરીકે જોવામાં આવે છે ઈરાન એક અપવાદ છે જ્યાં વાદળીને અનિચ્છનીય રંગ માનવામાં આવે છે રંગ સાથે આપણા મનોવિજ્ઞાનમાં હકારાત્મક જોડાણો હોવા છતાં આપણને લાગે છે કે ભાષામાં તે નકારાત્મક અર્થમાં છે વાદળી ખિન્ન વલણ વ્યક્ત કરે છે અને હતાશા સૂચવે છે જો કે વાદળીના સકારાત્મક પાસાઓનો ઉપયોગ માર્કેટિંગ વ્યૂહરચના તરીકે કરવામાં આવ્યો છે અને એક ખાસ બ્રાન્ડ જેણે વાદળીના વિવિધ શેડનો ખૂબ અસરકારક રીતે ઉપયોગ કર્યો છે તે વો હિંગ જનરલ સ્ટોર છે જે સમૃદ્ધ દ્રશ્ય ભાષાને આકર્ષે છે જે આછા વાદળી સાથે વાઇબ્રન્ટ વાદળીને જોડે છે તે એશિયાની તેજસ્વી લાઇટ્સ ને સન્માન આપે છે અને તે જ સમયે આંખની જગ્યા અને વાતાવરણનું ચિત્રણ કરે છે જે જોવા માટે સુખદ છે બીજું ઉદાહરણ જીંદગીનુ શિક્ષણ આપતી સંસ્થા સીગફ્રાઇડ ની આંચકો આપતી તસવીરોનું છે જે સંચાર અને નેતૃત્વ વિશે છે આ જીંદગીનુ શિક્ષણ આપતી સંસ્થાની જાહેરાતોમાં વાદળી વ્યાવસાયીકરણ તેમજ નિર્ભરતા સૂચવે છે માર્કેટિંગ વ્યૂહરચનામાં લીલા રંગના વિવિધ શેડનો પણ ઉપયોગ થાય છે તેજસ્વી છતાં આછો લીલો રંગ વૃદ્ધિ જોમ અને નવીકરણ સૂચવે છે જ્યારે લીલા રંગના રીચર શેડ જે રંગમાં ઘાટા હોય છે તે સંપત્તિ વિપુલતા અને પ્રતિષ્ઠા દર્શાવે છે રેબેકા ગ્રોસએ બે બ્રાન્ડના ઉદાહરણો લીધા છે તેમાનું એક આલ્બાહાકા રેસ્ટોરન્ટ માટેનું બિઝનેસ કાર્ડ છે જે ભવ્ય લીલા રંગનો ઉપયોગ કરે છે અને તે રેસ્ટોરાંના નામખાતર કેન્દ્ર સાથે સંકળાયેલું છે જે તાજા અને સ્વસ્થ ખોરાક સૂચવે છે અન્ય ઉદાહરણ જે તેણીએ ટાંક્યું છે તે કોકોરો અને મોઇ દ્વારા થતા બ્રાન્ડિંગ સાથે સંબંધિત છે જે હેલસિંકી માં તેમના સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ ને પ્રોત્સાહન આપવા સાથે સંકળાયેલ છે ફ્લોરોસન્ટ લીલો એશિયાના રાત્રિ બજારોની નિયોન લાઇટ તેમજ તાજા અને પ્રાયોગિક ખોરાકનો સંચાર કરે છે જેની લોકો આવી પરિસ્થિતિઓમાં અપેક્ષા રાખે છે કાળો એ અન્ય રંગ છે જે બહુવિધ જોડાણો ધરાવે છે તે વિશિષ્ટતા શક્તિ સોફિસ્ટીકેશન તેમજ સર્વોચ્ચ ટેકનોલોજી સાથે સંકળાયેલ છે બીજી બાજુ તે અંતિમવિધિના વાતાવરણ સાથે પણ સંકળાયેલું છે અને તે દુઃખ ઉભું કરે છે માર્કેટિંગ વ્યૂહરચનાઓમાં તેનો ઉપયોગ ઘણીવાર મેટાલિક અને ચળકતા શેડ માં કરવામાં આવે છે જે ઘણીવાર શક્તિ અને વિશિષ્ટતા તેમજ તકનીકી યોગ્યતા સૂચવવા માટે અન્ય બોલ્ડ રંગોથી વિપરીત હોય છે સફેદ શુદ્ધતા અને નિર્દોષતા સાથે સંકળાયેલ છે અને તે એવી બ્રાન્ડ્સના માર્કેટિંગમાં સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યાં વ્યક્તિત્વ સરળતા શુદ્ધતા અને પારદર્શિતા વિશે છે રંગો પણ અમુક ગ્રાહક સાથેના જોડાણ ધરાવે છે ઉદાહરણ તરીકે બ્રાઝિલમાં લોકો લીલા અને પીળા રંગના શેડ પહેરવાનું ટાળે છે કારણ કે આ બ્રાઝિલના ધ્વજના રંગો છે અને બ્રાઝિલના લોકો તેમના રોજિંદા વસ્ત્રો માટે તેનો ઉપયોગ કરવા માંગતા નથી આ પ્રથા અમેરિકન પ્રથાથી ખૂબ જ અલગ છે જ્યાં ધ્વજના રંગો કોઈપણ પ્રકારની બનાવટ પર પહેરી શકાય છે તે જ સમયે રંગોમાં ધાર્મિક પ્રતીકવાદ પણ હોય છે ઉદાહરણ તરીકે કેસરીને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે જ્યારે ઇસ્લામમાં લીલાને પવિત્ર માનવામાં આવે છે વ્યાવસાયિક કોમ્યુનકેશનના સંદર્ભમાં આપણે સંદર્ભ સિદ્ધાંતમાં રંગને પણ જોવો પડશે જે રંગ અને મનોવૈજ્ઞાનિક કામગીરીનું વ્યાપક મોડેલ છે તે રંગ અને તેની અસર સમજશક્તિ અને વર્તન વચ્ચેના સંબંધોને સમજાવે છે અને આગાહી કરે છે આ સિદ્ધાંત મુજબ રંગ એ બિન શાબ્દિક દ્રશ્ય ઉત્તેજના છે જે ચોક્કસ રંગ ધરાવતી વ્યક્તિ વિશે વિવિધ પ્રકારની માહિતી પ્રતીકાત્મક રીતે પહોંચાડી શકે છે તે વિવિધ અર્થો સાથે પણ સંકળાયેલ છે જેમાં મનોવૈજ્ઞાનિક સુસંગતતા છે અને આ સુસંગતતા રંગોના આંતરિક મૂલ્યો ઉપરાંત સુખદ અને અપ્રિયતાના સરળ અને સુપરફિસિયલ મૂલ્યાંકનથી આગળ છે આપણું મગજ લગભગ તરત જ અને આપમેળે તેમની પ્રક્રિયા કરવા સક્ષમ છે હું એક ખૂબ જ રસપ્રદ પુસ્તકનો પણ ઉલ્લેખ કરીશ જે બિન મૌખિક કોમ્યુનકેશનના આ પાસા વિશે વાત કરે છે તે જ્હોન ગેજ દ્વારા છે પુસ્તકનું શીર્ષક છે કલર એન્ડ કલ્ચર પ્રેકટીસ એન્ડ મીનિંગ ફ્રોમ એન્ટિક્વિટી જે 1999 માં પ્રકાશિત થયું હતુ જેમાં તેમણે સૂચવ્યું છે કે રંગ એક પ્રાસંગિક ઐતિહાસિક ઘટના છે જેનો ભાષા જેવો અર્થ ચોક્કસ સંદર્ભમાં રહેલો છે જેમાં તેનો અનુભવ અને અર્થઘટન થાય છે ઇલિયટ અને મેયર જેવા અન્ય સિદ્ધાંતવાદીઓએ પણ સૂચવ્યું છે કે ચોક્કસ રંગનો અર્થ તે સંદર્ભ અથવા પર્યાવરણથી અલગ થઈ શકતો નથી જેમાં તે સામનો કરે છે અને તે એક સંદર્ભ છે જે આપણા રંગના ખ્યાલને અસર કરે છે અને વધારાની સમજ અને માહિતી આપે છે ઉદાહરણ તરીકે વસ્તુનો આકાર અને વણાટ કે જેના પર રંગ દેખાય છે આ વસ્તુને ચોક્કસ પર્યાવરણ વગેરેમાં મૂકવાથી ચોક્કસ રંગના વધારાના અર્થઘટન પણ મળે છે તેમ છતાં આપણે કહી શકીએ કે રંગો આપણા વ્યક્તિત્વ અને વ્યવસાયિક જીવનને અન્ય તરફ આપણા વ્યક્તિત્વ વિશે સંકેતો આપીને અસર કરે છે જે ક્ષણે તમે સવારે તમારી આંખો ખોલો છો તમારું મગજ સિતેર લાખથી વધુ રંગોથી છલકાઇ છે માનો કે ના માનો કેટલાક રંગ તમને માથાનો દુખાવો પણ આપી શકે છે એકવાર તમે રંગો પાછળનું મનોવિજ્ઞાન સમજી લો પછી તમે વિશ્વનો સામનો કરવા માટે વધુ સારી રીતે સજ્જ થશો મૂળભૂત રંગોની સમજણ સાથે તમે વધુ સારા વેંચાણકર્તા બની શકો છો અને વધુ વેચાણ કરી શકો છો તમે લોકોને પ્રભાવિત કરવા અને તમારી જાતને વધુ પ્રેરિત કરવા માટે ચોક્કસ રંગોની શક્તિનો ઉપયોગ કરી શકો છો રંગ મનોવિજ્ઞાનનું જ્ઞાન તમને તેમની ગાડીનો રંગ જોઈને અન્ય વ્યક્તિઓના વ્યક્તિત્વને વાંચવામાં પણ મદદ કરી શકે છે જો કે આપણે વિશ્વને સિતેર લાખ જુદા જુદા રંગોમાં જોતા હોઈએ છીએ મોટાભાગના લોકો પાસે સહેજ પણ સંકેત હોતો નથી કે રંગો તેમના મૂડ અને ખરીદીના નિર્ણયોને કેવી રીતે અસર કરે છે ચોક્કસ રંગો પહેરીને તમે લોકોને ચોક્કસ રીતનો અનુભવ કરાવી શકો છો જે તમને વિવિધ પરિસ્થિતિઓમાં સફળ થવામાં મદદ કરી શકે છે ઉદાહરણ તરીકે કલ્પના કરો કે તમારે આવતીકાલે ઇન્ટરવ્યૂ છે અને તમને ખરેખર નોકરી જોઈએ છે પરંતુ તમારા ઇન્ટરવ્યૂ પહેલા અને પછી અરજદારોનું લાંબુ લિસ્ટ છે હવે વાદળી રંગ વફાદારી અને વિશ્વાસ સાથે સંકળાયેલ છે તેથી ઇન્ટરવ્યૂમાં વાદળી પહેરવાની સરળ ક્રિયા નોકરી આપનાર મેનેજર ને અજાણતાં તમારા પર વધુ વિશ્વાસ કરતા બનાવશે કલ્પના કરો કે તમારી પાસે કોઈ મોટો વ્યવસાયિક સોદો આવી રહ્યો છે અથવા કોઈ અન્ય મહત્વપૂર્ણ ઘટના છે વાદળી પહેરીને તમે વધુ વિશ્વસનીય લાગો છે અને વ્યાપારનો સોદો તમારી તરફેણમાં આવે તેવી શક્યતા છે એક રંગ તમારા માટે શું કરી શકે છે તેનું આ માત્ર એક ઉદાહરણ છે બીજો મુખ્ય રંગ કાળો છે અને ભલે તે ખૂબ ઉત્તેજક ન લાગે પણ નિરીક્ષક પર તેની શક્તિશાળી મનોવૈજ્ઞાનિક અસરો છે કાળા રંગ પાછળનું મનોવિજ્ઞાન કહે છે કે તે શક્તિ અને સત્તાને પ્રતિબિંબિત કરે છે પરંતુ તે તમને અશુભ અથવા દુષ્ટ પણ બનાવી શકે છે જો તમે એવી છોકરીઓને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છો જેઓ અધિકૃત પુરુષ સાથે રહેવા માંગે છે તો પછી તમારા કપડાને કાળા કપડાંથી કસ્ટમાઇઝ કરવાનું ભૂલશો નહીં કાળામાં નાજુકતાની પણ અસર છે અને તે લોકો માટે અજાયબીનું કામ કરે છે જેઓ વધારે વજન ધરાવે છે અને પ્રવક્તા માટે પાતળા દેખાવાની જરૂર છે ન તો તમે મુખ્ય રંગો અને તેમની પાછળના મનોવિજ્ઞાનને સમજો છો તમારે જાણવું જોઈએ કે આ જ્ઞાનનો ઉપયોગ અન્ય વ્યક્તિના વ્યક્તિત્વને વાંચવા માટે કેવી રીતે થઈ શકે છે એકવાર તમે મનોવિજ્ઞાનનો લાંબા સમય સુધી અભ્યાસ કર્યા પછી તમને ખ્યાલ આવવા લાગશે કે વ્યક્તિની આસપાસના રંગો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેના વ્યક્તિત્વ વિશે ઘણું કહી શકે છે સિક્રેટ તેની માલિકીની કાર કપડાં અને સાધનો પર ધ્યાન આપી રહ્યું છે કલ્પના કરો કે તમે જીમ માં જાવ છો અને 15 જુદા જુદા લોકોને તેમના વ્યવસાયમાં જતા અને મજબૂત અને તંદુરસ્ત બનવાનો પ્રયાસ કરતા જોશો આ જ્ઞાન વિના તમે તેમના આઇપોડ કાંડા ઘડિયાળ પગરખાં અથવા પાણીની બોટલના રંગો અને તેઓ તમને દરેક વ્યક્તિના વ્યક્તિત્વ વિશે શું કહી શકે છે તેના પર ક્યારેય વિચારશો નહીં અને તેથી તે કોમ્યુનકેશનના બિન મૌખિક પાસાઓના ઉભરતા પરિમાણ તરીકે લેવામાં આવે છે અન્ય એક પાસું જે હું ચર્ચા માટે લઈશ તે ઓલ્ફેક્ટિક્સ છે જેનો અર્થ છે ગંધ અને સુગંધ દ્વારા કોમ્યુનકેશન તે બોડી લેંગ્વેજ નું ખૂબ જ ઉપેક્ષિત અને ઓછું અભ્યાસ કરાયેલ પાસું છે અને તેનું મહત્વ તાજેતરમાં જ અનુભવાયું છે આપણી સામાજિક કામગીરીમાં સુગંધની ચોક્કસ ભૂમિકા હોય છે અને તેનું મનોવૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે શરૂઆતમાં આપણે કહી શકીએ કે સુખદ સુગંધ આકર્ષવા માટે કામ આપે છે જ્યારે અપ્રિય અન્યને ભગાડે છે પરંતુ કોઈ ચોક્કસ સુગંધને સુખદ અથવા અપ્રિય તરીકે નિદાન કરવું સહેલું નથી સ્મરણશક્તિ સાથે ચોક્કસ ગંધનો સંગ હંમેશા રહે છે આપણી જૂની યાદો ઘણીવાર ચોક્કસ ગંધ સાથે સંકળાયેલી હોય છે અને ચોક્કસ ગંધનું પુનરાવર્તન આપણને સમયમાં પાછળ લઈ જઈ શકે છે તે જ સમયે જો ગંધ હાલમાં બનતા અનુભવ સાથે સંકળાયેલી હોય તો આપણે તેને આપણી યાદમાં સંપૂર્ણ રીતે જાળવી રાખીએ છીએ ગંધ ચેતવણી પ્રણાલી તરીકે પણ કાર્ય કરી શકે છે કેટલીક સંસ્કૃતિઓ અન્ય કરતાં વધુ ગંધ સભાન હોય છે અને તે આપણને એ હકીકત પ્રત્યે સંવેદનશીલ બનાવે છે કે આપણી ગંધની પ્રશંસામાં પણ મોટાભાગના વિકસિત દેશોમાં સાંસ્કૃતિક વિવિધતાઓ અસ્તિત્વ ધરાવે છે તે સામાન્ય રીતે જોવા મળે છે કે લોકો શરીરની ગંધ અને દુર્ગંધથી અસ્વસ્થતા અનુભવે છે અને તેથી તેઓ કૃત્રિમ રીતે બનાવેલી સુગંધ માટે ઘણા પૈસા ખર્ચ કરે છે એક અભ્યાસ આપણને જણાવે છે કે અમેરિકામાં ઘણા લોકો માને છે કે શરીરની દુર્ગંધ વાંધાજનક છે અને શરીરની તીવ્ર ગંધ ધરાવતી વ્યક્તિ સાથે વાત કરવાનું કે વાતચીત કરવાનું ટાળશે અને તેથી સેન્ટ કોલોન ડીઓ આફ્ટરશેવ વગેરેનું ખૂબ જ મજબૂત બજાર છે જે આપણને શરીરની કુદરતી ગંધ પર કાબુ મેળવવા મદદ કરે છે તેનાથી વિપરીત આપણે જોઈએ છીએ કે અરબી દેશોમાં શરીરની દુર્ગંધને વધુ સારી રીતે સ્વીકારવામાં આવે છે અને તેને કુદરતી ભાગ ગણવામાં આવે છે ગંધના સંદર્ભમાં આપણી પસંદગીઓ સાર્વત્રિક નથી અને તેથી બિન મૌખિક સંકેતના અન્ય અર્થઘટનો જેવી જ છે ઓલ્ફેક્ટિક્સ આંતરસંસ્કૃતિક કોમ્યુનકેશનને પણ અસર કરી શકે છે તેમજ અન્ય લોકો સાથે સંવાદમાં જોડાવાની આપણી ઇચ્છાને નબળી બનાવી શકે છે આપણો સેન્ટ આપણા શરીરની કુદરતી ગંધને અસર કરે છે તે આપણી સ્વચ્છતા અને અત્તર અથવા ડીઓની ચોક્કસ ગંધના ઉપયોગની દ્રષ્ટિએ આપણી આદતોને પણ અસર કરે છે તે કેટલીક પ્રવૃત્તિઓથી પણ અસર કરે છે જે પરસેવાથી થાય છે તે આપણા સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે કારણ કે અમુક બીમારીઓ અમુક માંદગીઓમાં ગંધ હોય છે પરંતુ ગંધ માત્ર એક જૈવિક અને મનોવૈજ્ઞાનિક અનુભવ નથી તે એક સામાજિક અને સાંસ્કૃતિક ઘટક પણ છે અને તે આપણી પસંદગી તેમજ અણગમો નક્કી કરે છે અને તે જ સમયે તે આપણી સામાજિક સ્થિતિ આર્થિક વર્ગ સ્થિતિ અને શક્તિ વિશે ચોક્કસ સંકેતોને મોકલે છે ઉદાહરણ તરીકે મોંઘા અત્તર કોલોન અથવા આફ્ટરશેવ થી ચોક્કસ સ્થિતિ અને સંપત્તિનો સંકેત મળી શકે છે બીજી બાજુ પરસેવાની તીવ્ર ગંધ એ વ્યક્તિને એમ સૂચવી શકે છે જે કદાચ આર્થિક સ્થિતિથી નબળા છે અને જેણે ઘણી બધી મજૂરી કરવી પડે છે સારી બિન મૌખિક છાપ બનાવવા માટે ગંધનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે નિર્ણાયક પરિસ્થિતિમાં ચોક્કસ સંદર્ભમાં હકારાત્મક ગંધ અન્ય લોકો પર હકારાત્મક છાપ ઉભી કરી શકે છે તે નોંધવું રસપ્રદ છે કે સુગંધ સૌંદર્યલક્ષી રીતે સુખદ છે તે પશ્ચિમી કલ્પનાઓ સાર્વત્રિક નથી સંશોધકોએ આ સંદર્ભમાં કેટલીક ખૂબ જ રસપ્રદ ટેવો અને પસંદગીઓ તરફ ધ્યાન દોર્યું છે યુથોપિયા માં એક ખાસ વિભાગ જે ઢોરને ઉછેરે છે તેમને લાગે છે કે ગાયની ગંધ કરતાં વધુ આકર્ષક હોય એવી કોઈ સુગંધ નથી માળીઓ માટે ડુંગળીની સુગંધ સૌથી આકર્ષક સુગંધ છે અને તેમના આખા શરીર પર તળેલી ડુંગળીની ગંધ હોય તે અત્યંત ઇચ્છનીય અત્તર છે આફ્રિકન બુશમેન માટે સૌથી સુંદર સુગંધ વરસાદની છે અને તેઓને લાગશે કે પશ્ચિમી સ્વાદમાં તે ગૂઢતાનો સ્પષ્ટ અભાવ છે જ્યાં સુધી સેન્ટ અને અત્તરના ઉપયોગની વાત છે ત્યાં સુધી અરબી સંસ્કૃતિઓમાં ખૂબ જ જટિલ સૌંદર્ય શાસ્ત્ર છે સ્ત્રીઓ તેમના શરીરના વિવિધ ભાગોને સુગંધી બનાવવા માટે અત્તરની વિશાળ શ્રેણીનો ઉપયોગ કરે છે પરંતુ આ અત્તરનો ઉપયોગ મહિલાઓ અન્ય મહિલાઓ અથવા પરિવારના નજીકના સભ્યોની ખાનગી પરિસ્થિતિમાં જ કરે છે જાહેરમાં અથવા પુરુષોની સંગતમાં પરફ્યુમ કરવું એ વ્યભિચાર મોડેલ નું સૂચક માનવામાં આવે છે ફ્રેન્ચ તબીબી ન્યુરોસાયકોલોજિસ્ટ જેલેના જોરેવિક દ્વારા આ પાસાને ખૂબ જ સંક્ષિપ્તમાં મુકવામાં આવ્યા છે જેમણે કહ્યું છે કે સેન્ટને સુંઘવા જેવી મૂળભૂત પ્રક્રિયાઓ પણ આપણે ક્યાંથી આવીએ છીએ અને આપણે શું જાણીએ છીએ તેનાથી પ્રભાવિત થાય છે વ્યક્તિગત ગંધની જટિલતાઓ અન્ય ઘણી સંસ્કૃતિઓમાં અત્યાધુનિક વર્ગીકરણ પ્રણાલીનો વિષય છે હું ચોક્કસ શોધ તરફ ધ્યાન દોરવા માંગુ છું જે સૂચવે છે કે એમેઝોનિયન દેસાના સમુદાયના સરેરાશ સભ્ય સરળતાથી સમજાવશે કે વ્યક્તિની અનન્ય ગંધ વિવિધ ગંધનું મિશ્રણ છે જે શબ્દ તેમના દ્વારા ઉપયોગમાં લેવાય છે તે ઓમા સેરીરી છે અને તે કુદરતી વ્યક્તિગત ગંધનું સંયોજન છે જે ખોરાક વ્યક્તિ ખાય તેના દ્વારા મેળવાય છે ગંધ જે લાગણીઓ અને સમયાંતરે આવતી ગંધ જે પ્રજનન સાથે સંબંધિત છે વ્યક્તિગત શરીરની ગંધના ઘટકોનું મૂલ્યાંકન વૈજ્ઞાનિક રીતે સચોટ છે અને પશ્ચિમી વૈજ્ઞાનિકોથી વિપરીત દેસાના આ દરેક ગંધનું વર્ણન પણ કરી શકે છે જે આ પ્રક્રિયામાં સૂક્ષ્મ અને આબેહૂબ વિગતો સાથે સામેલ છે ઉદ્યોગો પણ આપણી ગંધ અને ગંધના અગમચેતી પર આધારિત છે જે આપણે બજારમાં જોઈ શકીએ છીએ જે વિવિધ પ્રકારના અત્તર કોલોન સ્પ્રે છે જેનો ઉપયોગ આપણે આપણા ઘરો વગેરેમાં સ્વચ્છતા અને સેન્ટ બનાવવા માટે કરીએ છીએ જાપાનમાં ખાસ કરીને કામના સ્થળે પણ સુગંધનો ઉપયોગ થાય છે આર્કિટેક્ચરલ અને બાંધકામ કરતી પેઢી શિમિઝુ એ એરકન્ડિશનિંગ નળીઓ દ્વારા સુગંધ પહોંચાડવા માટે કમ્પ્યુટરાઇઝ્ડ તકનીક વિકસાવી છે જેથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધારી શકાય અને દબાણનું સ્તર ઘટાડી શકાય જાહેરાતકર્તાઓ પણ માને છે કે ગંધ મહત્વની છે અને બ્રિટિશ દુકાનો ગ્રાહકોને ખુશ અને હકારાત્મક છબીમાં મૂકવા એર કન્ડીશનીંગ સિસ્ટમ માં તાજી સૂકવેલા શણ ચોકલેટ અથવા કસ્તુરી જેવી કુદરતી ગંધનો ઉપયોગ કરે છે તેથી આપણે તારણ કાઢી શકીએ કે ગંધની વ્યાપારી હાજરી છે આ આપણને આપણા શારીરિક દેખાવ અને કલાકૃતિઓની ચર્ચામાં લાવે છે જે સંદેશાઓ પણ પ્રસારિત કરે છે આપણી બોડી લેંગ્વેજ તેમજ આપણો દેખાવ ઘણું બધું પ્રગટ કરે છે આપણામાંના મોટા ભાગના કંઇપણ નોંધ લેતા પહેલા અન્ય વ્યક્તિના શારીરિક દેખાવ અને બોડી લેંગ્વેજને જોતા હોઈએ છીએ અને આપણી પ્રાથમિક વિચારણાઓ ઘણીવાર આ બે પાસાઓ પર આધારિત હોય છે યોગ્ય પોશાક અને યોગ્ય એસેસરીઝ આપણને ચોક્કસ અને લક્ષિત પરિણામો મેળવવા માટે મદદ કરે છે તેઓ આપણને ચોક્કસ સંદેશાઓને ગહન રીતે મોકલવામાં અને દર્શક પર ચોક્કસ છાપ ઊભી કરવામાં મદદ કરે છે તે જ સમયે આ સંદર્ભમાં આપણી પસંદગીઓ આપણી સામાજિક આર્થિક સ્થિતિ વિશે સંકેતો આપે છે જો કે આ વિચાર વ્યવસાય અને વ્યાવસાયિક વિશ્વની બહાર વિસ્તરે છે આપણને લાગે છે કે સમાજના વિવિધ વિભાગોની પોતાની પસંદગીઓ છે જ્યાં સુધી શારીરિક દેખાવ અને કલાકૃતિઓના ઉપયોગની વાત છે તો આપણે ડ્રેસ કોડ વાળ સોકર પ્લેયર્સ અથવા બાઈકર્સ અથવા રાજકીય નેતાઓની એસેસરીઝ તે બાબત માટે જોઈ શકીએ છીએ અને તુલનાત્મક સમજણ આપણને આપણા શારીરિક દેખાવનું મહત્વ અને ચોક્કસ પ્રકારનું વ્યક્તિત્વ બનાવવામાં કલાત્મક વસ્તુઓના ઉપયોગ વિશે જણાવી શકે છે આ મુદ્દાઓનો પરંપરાગત રીતે ઇથોલોજિસ્ટ અને વર્તણૂકીય વૈજ્ઞાાનિક દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તે આંતરસાંસ્કૃતિક અને વ્યવસાયિક કોમ્યુનકેશનમાં પણ લેવામાં આવી રહ્યા છે આ અભ્યાસ હાથ ધરવાનું પ્રાથમિક કારણ આ વિચાર પર આધારિત છે કે આપણી એસેસરીઝ આપણી આત્મસન્માનની ભાવનાનું પ્રતીક છે આપણે જે કપડાં પહેરીએ છીએ સેલફોન કવર જે આપણે પસંદ કરીએ છીએ જે પાકીટ આપણે લઈએ છીએ સનગ્લાસ જે આપણી પાસે છે ટેટૂઝ કે જે આપણી પસંદગીઓ તેમજ નિર્ણયો સંચાર કરી શકે છે અથવા ન પણ કરી શકે જે આપણી લાગણીઓ અને ભાવનાઓ પર આધારિત છે તેઓ આપણી જાતી પરિસ્થિતિ આપણો મોભો વ્યક્તિત્વ તેમજ ચોક્કસ જૂથ અથવા ચોક્કસ સંપ્રદાય સાથેના આપણા જોડાણને રજૂ કરે છે સામાન્ય રીતે એવું કહી શકાય કે એક્સેસરીઝ સ્વચ્છ અને સારી સ્થિતિમાં હોવી જરૂરી છે જો પટ્ટો જે તૂટેલો હોય પગરખાં કે જે બગડેલા હોય અને પટ્ટાવાળા બ્રીફકેસ હોય તે માત્ર અસ્પષ્ટ દેખાતા નથી પરંતુ તેઓ એક વ્યક્તિત્વ પણ સૂચવે છે જે તેમની સંભાળ લેવાની તસ્દી લેતા નથી તેથી આપણે સંદેશો મોકલીએ છીએ કે આપણે તેમને યોગ્ય રીતે જાળવવા માટે તેમની પૂરતી કાળજી લેતા નથી અને આ આસાનીથી આળસુ અને તસ્દી ન લેતા વ્યક્તિના સંકેત તરીકે સરળતાથી અર્થઘટન કરી શકાય છે તેથી શારીરિક દેખાવ અને એસેસરીઝના ઉપયોગ અન્ય લોકોને આપણા વ્યક્તિત્વ વિશે અભિપ્રાયો રચવા માટે સક્ષમ કરે છે જો કે આપણી પસંદગીમાં મૂળભૂત પરિબળ પર્યાવરણની અંદર અને પર્યાવરણ દ્વારા યોગ્યતા હોવી જોઇએ મતલબ કે આપણી પરિસ્થિતિ અને સ્થળ જ્યાં સંચારિત થાય છે ત્યાં તેના માટે વિવિધ સાંસ્કૃતિક મૂલ્યોની ચોક્કસ જાગૃતિ હોવી જોઇએ તેના પ્રત્યેની આપણી સંવેદનશીલતા અને આ તફાવતોની આગાહી કરવા અને તેમના માટે યોજના બનાવવા માટે સહાનુભૂતિપૂર્ણ આયોજન ની જરૂર છે એસેસરીઝને પોતાની ભાષા હોય છે કાપડની પણ પોતાની ભાષા હોય છે ઉદાહરણ તરીકે કાશ્મીરી અને કોટન સૂચવે છે કે પહેરનાર અત્યાધુનિક છે અને સારી રીતે કામ કરનારી વ્યક્તિ પણ છે ચામડા વગેરે જેવી સખત સામગ્રી લડત અને અડગતા સૂચવે છે જે અમુક વ્યવસાયોમાં આવકાર્ય નથી આપણે જે પ્રકારનાં પગરખાં પહેરીએ છીએ તે ચોક્કસ રાજકારણની ચોક્કસ સ્થિતિ તેમજ વય અને ફેશન સૂઝને પણ દર્શાવે છે એક અભ્યાસ એ પણ સૂચવે છે કે વ્યાવસાયિક વસ્ત્ર અને દેખાવ આત્મવિશ્વાસ વધારે છે અને લોકોને વ્યાપક પરિપ્રેક્ષ્ય આપે છે અન્ય એક પાસું જે હવે બોડી લેંગ્વેજના દાયરામાં આવ્યું છે તે છે ટેટૂ નો અભ્યાસ ટેટૂઝ બોડી લેંગ્વેજના ચોક્કસ સ્વરૂપને રજુ કરે છે તેઓ આપણા શરીર પરનાં કાયમી શણગાર જેવા છે જેને સરળતાથી દૂર કરી શકાતા નથી અને તેથી તેઓને ઘણીવાર સેલ્ફ બ્રાન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે એક ડાઘ જે બોલે છે અને છતાં તેનો સરળતાથી જવાબ આપી શકાતો નથી તેઓ દાવો કરે છે કે ત્યાં શું છે અને આ નિવેદન એક રીતે આપણા માંસમાં સ્થિર છે કેટલાક સંશોધકો સૂચવે છે કે ફેશન અને એન્ટી ફેશન વચ્ચે તફાવત હોવો જોઈએ તેમના મતે ફેશનને સતત અને વ્યવસ્થિત પરિવર્તનથી લાક્ષણિકતા આપવી જોઈએ બીજી બાજુ એન્ટી ફેશન પ્રમાણમાં રૂઢિચુસ્ત છે અને પરિવર્તન માટે ખૂબ પ્રતિરોધક છે ટેટૂઝ સામાન્ય રીતે એન્ટી ફેશનની આ શ્રેણીમાં મૂકવામાં આવે છે તેઓ સામાજિક અને સાંસ્કૃતિક જોડાણ અને સ્થિરતાનો મોહ બનાવે છે આ બધું કહીને હું પુનરાવર્તન કરીશ કે અસરકારક કોમ્યુનકેશન માટેના સંદર્ભને ઓળખવો જરૂરી છે સંદેશ શું છે જે આપણે સંચાર કરવા માંગીએ છીએ તેના પ્રાપ્તકર્તાઓ કોણ છે અને તેમાં કયા પ્રકારની અસર પેદા થશે હું આપણા મહાન નેતા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરવા માંગુ છું જેમને પશ્ચિમી પ્રચાર માધ્યમો દ્વારા ઘણીવાર અડધા નગ્ન ફકીર તરીકે ઉપહાસ કરવામાં આવતા હતા પરંતુ હકીકત એ છે કે તેમણે આ રીતે પોશાક પહેર્યો હતો તે સૂચવે છે કે તે આપણા દેશના લોકો સાથે ભાવનાત્મક જોડાણ ધરાવે છે અને તે ખરેખર તેમનું પ્રતિનિધિત્વ કરે છે કોઈ પણ ફેશન સૂઝ આ સહાનુભૂતિપૂર્ણ સમજણ જે લોકો ચોક્કસ સંદર્ભ માટે ધરાવે છે તેનાથી મોટી હોઇ શકે નહીં હું આ મુદ્દા પર બોડી લેંગ્વેજના આ પાસાઓની મારી ચર્ચાને સમાપ્ત કરીશ આપણા આગામી મોડ્યુલમાં હું બિન મૌખિક કોમ્યુનકેશનના કેટલાક અન્ય ઉભરતા પાસાઓને ધ્યાનમાં લઈશ તમારો આભાર